તેથી આ વ્યાખ્યાન નંબર 58 માં સ્વાગત છે આપણે હોમીજીનીયસ લીનિયર ઈક્વેશન ના સોલ્યુશન વિશે વાત કરીશું અને વિશેષમાં અમે ચોક્કસ ઇન્ટિગ્રલ મૂલ્યાંકન માટે ખાસ ઇન્ટિગ્રલ અને સોલ્યુશન તકનીકો શોધીશું N છેલ્લા વ્યાખ્યાનમાં આપણે પહેલાથી જ જોયું છે કે કોન્સ્ટન્ટ કો એફિશિયન્ટ સાથે લિનિયર ડીફરન્સીયલ ઈકવેશન ના કોમ્પલિમેન્ટ્રી ફંક્શન કેવી રીતે મેળવવું આપણે પહેલેથી જ ચર્ચા કરી છે કે આપેલ ડીફરન્સીયલ ઈકવેશન નો સામાન્ય સોલ્યુશન શોધવા માટે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન શોધવાની જરૂર છે આપણે ખાસ ઇન્ટિગ્રલ શોધવાની જરૂર છે અને જ્યારે આપણે બંનેને ઉમેરીશું ત્યારે આપણને આપેલ હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈકવેશન પર સામાન્ય સમાધાન મળશે તેથી આજના વ્યાખ્યાનમાં આપણું ધ્યાન આપેલ ડીફરન્સીયલ ઈકવેશન ના ખાસ સમાધાન કેવી રીતે શોધવું તે હશે તેથી આપેલ ડીફરન્સીયલ ઈકવેશન આ ઓપરેટર ફોર્મમાં જાળવીએ છીએ અમારી પાસે આ fDyX છે X એ નાના x નું ફંક્શન છે અને પછી અહીં આ fD દ્વારા લખાયેલ છે જે અગાઉના વ્યાખ્યાનમાં પહેલાથી ચર્ચા થઈ છે તેથી આ ઈકવેશન નું ખાસ ઇન્ટિગ્રલ અથવા આ ઈકવેશન ના ખાસ સોલ્યુશન આપણે અહીં 1fDX જેવા સૂચવીશું તેથી આ 1fD એ ઈનવર્ઝ ઓપરેટર જેવું છે જે આપણે અહીં આ ઈકવેશન માં ગુણાકાર કરીએ છીએ પછી આપણે સીધા આ y અહીં સોલ્યુશન 1fD અને આ x તરીકે મેળવીશું અને આપણે અહીં જોશું કે અહીં ફંક્શન X પર આ 1fD કેવી રીતે ચલાવવું જે x નું ફંક્શન છે તેથી આ fD ને ઈનવર્ઝ ઓપરેટર કહેવામાં આવે છે અહીં જે વિચાર પહેલાથી ચર્ચા કરવામાં આવ્યો હતો તે fDછે તે આ D 1D 2⋯ ની દ્રષ્ટિએ વ્યક્ત કરી શકાય છે જ્યાં આ આલ્ફા ઔક્ષીલરી ઈકવેશન ના મૂળ છે તેથી આ શબ્દ 1fDX અને આ fD માં લખેલા વિશેષ ઇન્ટિગ્રલ આD αs ના ગુણાકાર સિવાય બીજું કંઈ નથી તેથી આપણે અહીં લખ્યું છે 1D 11D 21X તેથી આ વિશેષ ઇન્ટિગ્રલ શોધવા માટેની આ સામાન્ય રીત છે જેની ચર્ચા આપણે પછીથી કરીશું પછી અમે આ X ના કેટલાક વિશેષ સ્વરૂપો માટે જઈશું અને તેઓ કેટલીક ડાઇરેક્ટ ઈવેલ્યુએશન તકનીકો હશે જેની પાછળથી ચર્ચા પણ કરવામાં આવશે તેથી અહીં 1D aXeaxXe axdx તેથી આ પરિણામ આપણે ઇન્ટિગ્રલ દ્રષ્ટિએ કેવી રીતે મેળવી રહ્યાં છે તે જોવા માટે આપણે અહીં આ y1D aX ને ધ્યાનમાં લેવાની જરૂર છે તેથી આપણે માની લીધું છે કે આ y1D aX અને આપણે શોધીશું કે ખરેખર y શું છે ⟹D ayX ⟹dydx ayX ⟹ye axXe axdxC C ને આપણે ખાસ ઇન્ટીગ્રેશન માટે 0 લઈશું ⟹yeaxXe axdxCeax અહીં એક નોંધ ઇન્ટીગ્રેશન નું આ કોન્સ્ટન્ટ મહત્વનું નથી આપણે ઇન્ટીગ્રેશનના આ કોન્સ્ટન્ટ ને 0 તરીકે સેટ કરી શકીએ છીએ તેનું કારણ છે કારણ કે આપણે અહીં વિશે વાત કરી રહ્યા છીએ અથવા આપણે ડીફરન્સીયલ ઈકવેશન કોઈ ખાસ સમાધાન કેવી રીતે શોધવી તેની ચર્ચા કરી રહ્યા છીએ તેથી જ્યારે ખાસ સોલ્યુશન શોધી રહ્યા હોય ત્યારે આપણે આ ઇન્ટીગ્રેશન કોન્સ્ટન્ટ પણ જોઈતો નથી C ના કોઈપણ મૂલ્ય માટે તે સમાધાન હશે તેથી અમે કોઈ ખાસ સમાધાન શોધી રહ્યા છીએ તે કિસ્સામાં અમે ફક્ત આ C થી 0 સેટ કરી શકીએ છીએ જો તમે રાખવા અને ચાલુ રાખવા માંગતા હોવ અને અંતે આપેલ નોન હોમોજીનીયસ નું સામાન્ય સમાધાન શોધવા માટે અમે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન માં ઉમેરો કરીશું હોમોજીનીયસ ઈકવેશન તે કિસ્સામાં આ કોન્સ્ટન્ટ હોવું જોઈએ જે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન માં આપણે દેખાયા હતા તેથી આ અગત્યનું નથી અહીં આપણે સિદ્ધાંતમાં કોઈ મૂલ્ય સોંપી શકીએ છીએ પરંતુ સૌથી સરળ કેસ એ છે કે આપણે આ C થી 0 સોંપીએ તેથી હવે આ ઈકવેશન નો આ સોલ્યુશન તેથી ⟹yeaxXe axdxCeax તેથી જ્યારે આ કોન્સ્ટન્ટ 0 હોય ત્યારે આ ટર્મ અદૃશ્ય થઈ જશે અને મૂળભૂત રીતે આપણને આ 1D aXy ની વેલ્યૂ મળે છે તેથી આ અગત્યનું પરિણામ અહીં ખૂબ અગત્યનું છે જે ચોક્કસ ઇન્ટિગ્રલ શોધવા માટે હવે ખૂબ ઉપયોગી થશે તેથી અમને આ પરિણામ મળ્યું કે જ્યારે આપણે અહીં કોઈ X પર કોઈ ફંક્શન પર D a લાગુ કરીએ છીએ તો તે મૂલ્ય eaxXe axdx સિવાય કંઈ નથી તે એક ખાસ ઉપાય છે જ્યારે આપણે 0 ને અહીં આ કહ્યું હતું તે આ મહત્વપૂર્ણ નથી તેથી આપણે આ 1D aX નો આ ખાસ સોલ્યુશન મેળવી શકીએ છીએ સરળ કિસ્સામાં આપણે અહીં જેનો વિચાર કરી શકીએ તે a0છીએ તેથી આ પરિણામ શું સૂચવે છે તેથી જ્યારે આપણે આ a0 સેટ કરીએ છીએ તો અહીં આ શું પરિણામ છે કે X પર સંચાલિત D ઉપર 1 બરાબર છે તો તે a0 આ અહીં 1 છે અને આ પણ 1 છે તેથી આપણે ફક્ત ઇન્ટિગ્રલ X dx મેળવીએ છીએ અને આ તે જ અપેક્ષિત છે જે આપણે જાણી શકીએ છીએ કે D એક ડિફેન્સલ ઓપરેટર છે અને આ 1DX તેથી આ 1D એ ઇન્ટિગ્રલ ઓપરેટર જેવું છે તેથી આ ચોક્કસપણે આ dx ઉપર X નો ઇન્ટિગ્રલ ભાગ છે તેથી 1DX એ નાના એક્સના સંદર્ભમાં આ એક્સના ઇન્ટિગ્રલ સિવાય કંઈ નથી તેથી અહીં આ એક વધુ સામાન્ય સૂત્ર છે જે 1 કરતાં વધુ D અમારી પાસે આ 1D aX છે અને મૂલ્ય eaxXe axdx છે તેથી હવે આ વ્યાખ્યાન માટે આ ખૂબ મહત્વનું છે અને આપણે આ સૂત્રનો ઉપયોગ દાખલા તરીકે D2a2ysec ax માટે કરી શકીએ છીએ તેથી આપણી પાસે અહીં શું છે પહેલા તમારે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન શોધવાની જરૂર છે અને તેના માટે અહીં ઔક્ષીલરી ઈકવેશન જોઈએ તેથી આ કિસ્સામાં ઔક્ષીલરી ઈકવેશન m2a2 હશે અને આપણે મૂળ ±ai આ કોમ્પ્લેક્સ જોડાણ તરીકે મેળવીશું અને પછી આપણે સોલ્યુશન કેવી રીતે લખવું તે જાણી શકીશું તેથી તે eai જેવી છે તેથી તે e0x છે અને પછી આપણી પાસે c1cos ax c2sin ax છે આ હોમોજીનીયસ ઈકવેશનનું નિરાકરણ છે જ્યારે આ જમણી બાજુની બાજુ 0 પર સેટ કરેલ છે અથવા આ જગ્યાએ તે અહીં એક કોમ્પલિમેન્ટ્રી ફંક્શન છે તો આ c1cos ax c2sin ax છે આપણી પાસે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન છે તેથી આ સામાન્ય સોલ્યુશન શોધવા માટે અથવા આને કોમ્પલિમેન્ટ્રી ફંક્શન ની જરૂર છે અને અમને કોઈ ખાસ સોલ્યુશનની જરૂર છે તેથી આ ખાસ ઉપાય શોધવા માટે અમે તે વિચાર લાગુ કરીશું જેની ચર્ચા અગાઉની સ્લાઇડમાં કરવામાં આવી છે તેથી અમારી પાસે આ એક ઈન્વર્ઝ ઓપરેટર ઉપર છે 1D2a2sec ax 12ia1D ia 1Diasec ax આ વિચાર એ છે કારણ કે આપણે અહીં આ સૂત્રને પહેલાથી જ1D ia અથવા 1Dia માટે જાણીએ છીએ તેથી હવે આપણે અહીં ગણતરી કરવાની જરૂર છે આપણે પ્રથમ ઉદાહરણ માટે વિચારણા કરવાની જરૂર છે 1D iasec ax eiaxsec ax e iaxdx eiaxxialn cos ax તેથી તે જ રીતે એકવાર આપણે આની ગણતરી કરીશું 1Diasec ax e iaxx ialn cos ax તેથી તે હવે આપણે આ કરીશું તેથી આ ખાસ ઇન્ટિગ્રલ જે અહીં આપવામાં આવ્યું હતું તેથી હવે આપણે આની વેલ્યૂ બદલી શકીએ 12ia1D ia 1Diasec ax 12iaeiaxxialn cos ax e iaxx ialn cos ax xasin ax 1a2ln |cos ax | cos ax તેથી આ અહીં પ્રથમ છે તેથી આ અહીં આપણને જે મળ્યું તે 1a2ln |cos ax | cos ax છે તેથી હવે સામાન્ય સોલ્યુશન એ કોમ્પલિમેન્ટ્રી ફંક્શન હશે જેનું આપણે અગાઉ મૂલ્યાંકન કર્યું હતું જે yc1cos ax c2sin ax xasin ax 1a2ln |cos ax | cos ax છે તેથી આપેલ ડીફરન્સીયલ ઈકવેશન નું આ ખાસ સમાધાન છે આપેલ નોન હોમોજીનીયસ ડીફરન્સીયલ ઈકવેશન આ અહીં સામાન્ય સોલ્યુશન છે અને જ્યારે આપણે બંનેને ઉમેરીએ છીએ તેથી આપણને આપેલ ડીફરન્સીયલ ઈકવેશન નો આ સામાન્ય સોલ્યુશન છે હવે આપણે હમણાં પૂરતું આ X ના કેટલાક વિશેષ સ્વરૂપો eax cosaxsin વિશે વાત કરીશું તેથી તે સંજોગોમાં જેમ કે આ મૂલ્યાંકન કરવાને બદલે આપણે તે ઇન્ટિગ્રલ સૂત્રની સહાયથી પહેલા કર્યું છે આ સૂત્રોને સીધા યાદ પણ હોઈ શકે છે અને મૂલ્યાંકન કરવું તે ઘણા કિસ્સાઓમાં ખૂબ સરળ બનશે જ્યારે આપણી પાસે જમણી બાજુ સરળ આવા સરળ ફંક્શન ો હોય છે તેથી પ્રથમ જ્યારે આપણું વિશેષ ફંક્શન eax હોય ત્યારે અને તેના માટે આપણને અહીં આ પરિણામની જરૂર છે જો આ એ અહીં કોન્સ્ટન્ટ છે a એ આ એક કોન્સ્ટન્ટ છે તો આ fDeaxfaeax તેનો અર્થ એ કે જ્યારે આપણે આ Deaxaeax લાગુ કરીએ ત્યારે મૂલ્ય જ્યારે eax પર ઓપરેટ થાય છે ત્યારે આ ઓપરેટર નું મૂલ્ય fa સિવાય બીજું કશું હોતું નથી તેથી D એ દ્વારા બદલાઈ જશે અને આપણી પાસે આ eax છે તેથી આ આપણે પ્રથમ જોશું જેનો અહેસાસ કરવો ખૂબ જ સરળ છે કારણ કે જ્યારે આપણે Deax ઓપરેટ કરીએ છીએ જે આપણી પાસે છે તેથી D નો અર્થ એ છે કે આ eaxના તફાવત છે જે બીજું કંઈ નથી eaxદ્વારા આ a નો ગુણાકાર કરે છે તેથી જ્યારે આપણે અહીં આ ડેરિવેટિવ લાગુ કર્યું છે ત્યારે અહીં અમને એક વખત ખ્યાલ આવે છે D આ દ્વારા બદલાઈ જાય છે એક જ વસ્તુ જો આપણે આ બે વખત કરીએ તો શું થશે તે અમને D2eaxa2eaxમળશે જો તમે આ ચાલુ રાખશો તો સામાન્ય રીતે પણ આપણે આ Dneaxaneax મેળવીશું તેથી જ્યારે આપણી પાસે આ ઑપરેટર fDeaxfaeax છે તેથી અહીં સંપૂર્ણ ઈકવેશનમાં જ્યારે આપણી પાસે આ fDeax છે ત્યારે શું થશે કે આ બધા D ને એ દ્વારા બદલવામાં આવશે તો આ fD ને બદલે આપણે f a મેળવીશું અને આ eax જેમ હશે તેમ રહેશે તેથી આ સામાન્ય પરિણામ છે જ્યારે આ જમણી બાજુનો x એ ખાસ ફંકશનનું eax હોય ત્યારે આપણે મેળવવા માટે હવે શું ઉપયોગી થઈશું તો અહીં આપણી પાસે fDeaxfaeax છે તેથી આ સાથે હવે આપણે આ વિશેષ ફોર્મનો પ્રથમ પરિણામ મેળવી શકીએ છીએ અને તે અહીં છે જો X એ eax ફોર્મનો છે તો પછી કોઈ ખાસ ઇન્ટિગ્રલ શોધવા માટે વિશેષ ઇન્ટિગ્રલ મૂલ્યાંકન કરવાનું અમારું સૂત્ર શું હશે તો આ I માટે છે જેની પાસે ડિફરન્સલ ઇક્વેશન fDyeax છે

જો આ X આ eax ફોર્મનો છે આપણે શું કરીશું

1fDeax1faeax જ્યારે fa≠0 જો fa0 તો f માં D ar પ્રકારનો પરિબળ હોવો આવશ્યક છે પછી 1D areaxxrr eax તેથી આપણે હવે કેટલાક દાખલા જોઈએ છીએ તેથી પ્રથમ આ ડીફરન્સીયલ ઈકવેશન D2 3D2ye3x નો સામાન્ય ઉકેલ શોધવાનો છે તેથી કોમ્પલિમેન્ટ્રી ફંક્શન અમે ઔક્ષીલરી ઈકવેશન m2 3m20 લખીશું તેથી રુટ 1 અને 2 છે તેથી અહીં આ મૂળ હોવાને કારણે આપણે કોમ્પલિમેન્ટ્રી ફંક્શન કે c1exc2e2x લખી શકીએ આ ખાસ ઇન્ટિગ્રલ પર જવા જેની ચર્ચા હવે પહેલાથી થઈ છે તેથી 1D2 3D2e3x યુક્તિ અહીં છે કે આપણે આ D ને 3 દ્વારા બદલીએ છીએ તેથી આપણી પાસે 132 3×32e3x 12e3x તેથી આ એક ખાસ ઇન્ટિગ્રલ છે તે આપેલ ડીફરન્સીયલ ઈકવેશન નું અહીં ખાસ સમાધાન છે અને આપણી પાસે આ હોમોજીનીયસ ઈકવેશન નો સામાન્ય ઉકેલ છે આનો અર્થ એ કે આ કોમ્પલિમેન્ટ્રી ફંક્શન અને જો આપણે આ બંને ઉમેરીએ આપણે આ આપેલ ડીફરન્સીયલ ઈકવેશન નો આ સામાન્ય સોલ્યુશન મળે છે yc1exc2e2x12e3x હવે પછીની સમસ્યામાં આપણે જે જોશું તે આ તફાવત ઈકવેશન D3 D2 D1yex ફક્ત ચોક્કસ સોલ્યુશન શોધીશું તેથી ચોક્કસ સોલ્યુશન હશે 1D3 D2 D1ex 14x2ex તેથી મૂળભૂત રીતે આપણી પાસે D2D5y3 છે તેથી આ સરળ રીતે આપશે હવે પછીની સમસ્યામાં આપણી પાસે આ છેલ્લું છે તેથી 1D2D53 35 તેથી આ આ ઈકવેશન ના ખાસ ઇન્ટિગ્રલ છે આ ઈકવેશન નું એક ખાસ સમાધાન છે તેથી હવે આ નિષ્કર્ષ પર આવી રહ્યા છીએ કે આપણે ખાસ ઇન્ટિગ્રલ જોયું છે અને ખરેખર આ સામાન્ય સૂત્ર જે ઇન્ટિગ્રલ શોધવા માટે ખૂબ જ ઉપયોગી થશે જ્યારે આપણી પાસે આ પ્રકારની શોર્ટકટ પદ્ધતિ નથી જે વિશેષ ફંક્શન x ની ઘાતાંક e x ની જેમ ચર્ચા કરવામાં આવી હતી તેથી આ કોઈ પણ સંજોગોમાં ઉપયોગમાં લઈ શકાય છે જ્યાં સુધી આ ઇન્ટિગ્રલ આપણે મૂલ્યાંકન કરી શકીએ અને વિશેષ સ્વરૂપો પણ જેની ચર્ચા આપણે આજે આ eax પર કરી છે તેથી નિયમ એ હતો કે 1fDeax આપણે આ D જો આ fa0 દ્વારા બદલી શકીએ અને જો આ 0 છે તો પછી આપણી પાસે ચોક્કસપણે D a એક પરિબળ છે અને તે પણ આપણે સરળતાથી 1D areaxxrr eax તરીકે મૂલ્યાંકન કરી શકીએ છીએ આ તે સંદર્ભો છે જેનો આપણે વ્યાખ્યાન માટે ઉપયોગ કર્યો છે તમારા ધ્યાન બદલ આભાર